ડીઝાઈન ઓફ મેઝનરી કમ્પોનન્ટ એન્ડ સીસ્ટમ પાર્ટ X સુપ્રભાત અમે સિસ્મિકડિઝાઇનના આધારે અમારું વ્યાખ્યાન ચાલુ રાખીશું અને વ્યાખ્યાયિત કરો કે તમે વિવિધ ઘટકોની માંગ પર કેવી રીતે પહોંચો છો થાંભલા કે જે ગુરુત્વાકર્ષણ અને બાજુની દળોના કોમ્બીનેશન માટે ડિઝાઇન કરવામાં આવશે તેથી કોડના સંદર્ભમાં જે સિસ્મિક ઇનપુટ IS 1893 ભાગ 1 ની વ્યાખ્યા નો સંદર્ભ આપે છે અમે જોયું છે કે તમે જે બિલ્ડિંગ ડિઝાઇન કરવા જઇ રહ્યા છો તેના માટે આડી ડિઝાઇન સિસ્મિક ગુણાંકને કેવી રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે અને Ah જે ડિઝાઇન સિસ્મિક ગુણાંક છે તેને ઝોન ફેક્ટર Z2 Sag નો ઉપયોગ કરવાની જરૂર છે જે ડિઝાઇન આડી પ્રવેગક પ્રતિભાવ સ્પેક્ટ્રમમાંથી આવે છે અને તમારી રચનામાં તમે જે નમ્રતાના સ્તરને પસંદ કરવા માંગો છો તે વર્તન પરિબળ નક્કી કરે છે તેથી IS 4326 ના સંદર્ભમાં તમે જે કરશો તે ચોક્કસ સિસ્મિક રેઝિસ્ટન્ટ વિગત સાથે પ્રબલિત ચણતર અથવા અપ્રબળ ચણતરના પ્રકાર પર આધાર રાખીને તમે બિલ્ડિંગના જ ભોગવટા અને ઉપયોગના આધારે તમારું R પરિબળ અને મહત્વપૂર્ણ પરિબળ પસંદ કરશો Sag ના મૂલ્ય માટે અમે સ્થિતિસ્થાપક ડિઝાઇન પ્રતિભાવ સ્પેક્ટ્રમનો સંદર્ભ આપીએ છીએ અને તમે અહીં જે પ્રતિભાવ સ્પેક્ટ્રમ જુઓ છો તે પ્રતિભાવ સ્પેક્ટ્રમ વિશ્લેષણ માટે સૂચવવામાં આવેલ છે જો તમે પ્રતિભાવ સ્પેક્ટ્રમ વિશ્લેષણને બદલે સમકક્ષ સ્થિર વિશ્લેષણ સાથે કામ કરી રહ્યાં છો તો પ્રતિભાવ સ્પેક્ટ્રમનો આ પ્રારંભિક ભાગ ચડતો વળાંક પ્રતિભાવ સ્પેક્ટ્રમનો ચડતો ભાગ ધ્યાનમાં લેવામાં આવતો નથી અને તેના બદલે તમે સમય ગાળામાં 2 5 ના મૂલ્યથી પ્રારંભ કરો છો સમકક્ષ સ્થિર પદ્ધતિ માટે T બરાબર 0 છે જો કે પ્રતિભાવ સ્પેક્ટ્રમ પદ્ધતિ માટે એમ ધારી રહ્યા છીએ કે તમે બંધારણનું મોડેલ અને વિશ્લેષણ કરવા માટે પ્રતિભાવ સ્પેક્ટ્રમ પદ્ધતિનો ઉપયોગ કરી રહ્યાં છો આ તે સ્થિતિસ્થાપક પ્રતિભાવ સ્પેક્ટ્રમ છે જેનો તમે ઉપયોગ કરશો કે જેનાથી તમને Sag ની કિંમતની જરૂર છે પરંતુ Sag મૂલ્ય માટે તમારે બંધારણના કંપનના મૂળભૂત સમયગાળાનો પ્રાથમિક અંદાજ કાઢવામાં સમર્થ હોવા જરૂરી છે જે સરળ રીતે તમે જે બંધારણ ડિઝાઇન કરી રહ્યાં છો તેના એકંદર પરિમાણોને જાણીને અંદાજ લગાવી શકાય છે h એ કુલ ઉંચાઈ છે અને d એ બાજુનું પરિમાણ છે જે દિશામાં તમે ભૂકંપની ડિઝાઇન પર વિચાર કરી રહ્યાં છો તેથી તે તમારો પ્રારંભિક અંદાજ છે અલબત્ત તમારા મોડેલ પછી તમે સંપૂર્ણ મોડલ વિશ્લેષણ કર્યા પછી હંમેશા પાછા આવી શકો છો પાછા આવો અને તપાસો કે તમે જે Ta નો ઉપયોગ કર્યો છે તે પૂરતો સારો છે અથવા તમે ત્યાં કેટલીક પુનરાવર્તનો કરવા માંગો છો તેથી એકવાર તમારું Ah નિર્ધારિત થઈ જાય તે પછી આ જરૂરી છે ધારીએ છીએ કે અમે ડિઝાઇન આધારિત ધરતીકંપ વિશે વાત કરી રહ્યા છીએ જ્યાં ભૂકંપના ઇનપુટનું સ્તર Z2 દ્વારા નિર્ધારિત કરવામાં આવે છે Z ને મહત્તમ માનવામાં આવતા ભૂકંપ માટે વ્યાખ્યાયિત કરવામાં આવે છે તેથી એકવાર તમે કરેલી પસંદગીઓના આધારે Ah વ્યાખ્યાયિત કરવામાં આવે પછી તમે જાઓ અને કુલ બિલ્ડિંગ માટે ડિઝાઇન બેઝ શીયરનો અંદાજ કાઢો કે જેને બિલ્ડિંગના સિસ્મિક વજન Wની જરૂર છે તેથી ધરતીકંપના વજનને ફરીથી લાદવામાં આવેલા લોડના સ્તરના આધારે જીવંત ભારની ટકાવારી ગણવામાં આવે છે અને તે વધારાના ભારને પણ ધ્યાનમાં લેવું જોઈએ જેમ કે જો બરફના તોફાન અને રેતીના તોફાનોથી પ્રભાવિત વિસ્તારોમાં ભારે બરફનો ભાર અથવા રેતીનો ભાર હોવાથી હવે ડિઝાઇન બેઝ શીયર VB નો અંદાજ આવી જાય પછી એકવાર તમે જે બિલ્ડીંગ ડિઝાઇન કરવાની છે તેના માટે પછી અમે આગલા તબક્કામાં જઈએ છીએ જે તેને અલગ અલગ માળ પર લઈ જઈએ છીએ તેને અલગ દિવાલો અને અલગ થાંભલાઓ પર લઈ જઈએ છીએ અને શીયર ફોર્સ શું છે તે સ્થાપિત કરીએ છીએ કે જેના માટે આપણે ડિઝાઇન કરવી જોઈએ તેથી આજે આપણે વાસ્તવમાં બંધારણમાં કુલ બેઝ શીયરથી બેઝ શીયર સુધીના આ સંક્રમણને જોઈશું જેનો તમે અંદાજ લગાવશો અને દરેક પિઅર માટે તેનો અંદાજ કાઢવાનો આધાર તેથી પ્રથમ ભાગ વિવિધ માળ પર બેઝ શીયરના વર્ટિકલ વિતરણ વિશે છે હવે તેની શું જરૂર છે તેના માટે જરૂરી છે કે આપણે એ વ્યાખ્યાયિત કરવામાં સક્ષમ બનવું જોઈએ કે ભૂકંપનું વજન હવે ફ્લોર મુજબ શું છે અમારી પાસે બંધારણનું એકંદર ધરતીકંપનું વજન હતું પરંતુ તે પછી આપણે ફ્લોર દીઠ સિસ્મિક વજનનો અંદાજ કાઢવા માટે પણ સક્ષમ હોવા જોઈએ અને Qi નો અંદાજ કાઢો કે જે એક માળ એક માળ ને અનુરૂપ શીયર ફોર્સ છે જ્યાં i નો અર્થ અમે જોઈ રહ્યા છીએ તે માળ થાય છે Wi એ આપેલ માળનું સિસ્મિક વજન છે અને hi એ માળની આંતર માળાની ઊંચાઈ છે જે તમે વિચારી રહ્યાં છો તેથી hi વિવિધ માળ માટે અલગ હોઈ શકે છે અને તે કંઈક છે જેના વિશે તમારે સાવચેત રહેવું જોઈએ સામાન્ય રીતે h1 પહેલો માળ અન્ય કરતા ઉંચો હોઈ શકે છે j એ બીજું કંઈ નથી પરંતુ ફરીથી માળની સંખ્યા છે તેથી આ કિસ્સામાં એકથી વધુમાં વધુ માળની સંખ્યા 4 તેથી તમે મૂળભૂત રીતે પ્રમાણસર અંદાજ લગાવી રહ્યા છો આપેલ માળમાં કુલ બેઝ શીયરમાંથી કેટલા ફ્લોર શીયરને વહેંચવા જોઈએ તેથી જ્યારે તમે સિસ્મિક વજનનો અંદાજ લગાવી રહ્યા હોવ ધરતીકંપના વજનની ગણતરી કરવા માટે કાળજી લેવાની છે કારણ કે આ મોડેલમાં આપણે જે સૂચિત કરીએ છીએ તે એ છે કે માળખાના ધરતીકંપનું વજન ફ્લોર લેવલ પર જમણી બાજુએ ગંઠાયેલું છે તે સ્વતંત્રતા પ્રણાલીની બહુ ડિગ્રી છે જે જનતાથી બનેલી છે જે ફ્લોર લેવલ પર લમ્પ્ડ છે હવે તેને વાસ્તવિક બંધારણમાંથી આ લમ્પ્ડ માસ આદર્શ મોડેલમાં ચોક્કસ સાવચેતી પૂર્વક સંક્રમણની જરૂર છે જે આપણી પાસે છે તેથી આપણે સામાન્ય રીતે શું કરીએ છીએ તે છે દરેક માળ ઉપરના માળના અડધા દળ અને નીચેના માળના અડધા દળનું બનેલું માનવામાં આવે છે તેથી જો તમે W1 જુઓ W1 ઉપરથી અડધો સમૂહ અને તળિયેથી અડધો સમૂહ ખેંચે છે માળ 1 ના નીચેના સમૂહનું શું થાય છે તે તમે એક નિશ્ચિત સીમાની સ્થિતિ પર વિચાર કરી રહ્યાં છો અને તેથી તેમાં સ્વતંત્રતાની કોઈ ડિગ્રી નથી અને તેથી જમીનની વાર્તાનો અડધો સમૂહ ખરેખર ગણતરીમાં આવતો નથી જો તમે ઉપરના માળે જુઓ અહીં ચોથો માળ તે ટેરેસ પરથી લોડ લે છે કદાચ તમારી પાસે પેરાપેટ દિવાલ છે અને પછી ચોથા માળના અડધા સમૂહ તેથી માળના જથ્થાનો અંદાજ કાઢવો જરૂરી છે જેનો ઉપયોગ પછી ફ્લોર શીર્સમાં કુલ બેઝ શીયરને વિતરિત કરવા માટે થાય છે ફરીથી જો તમે આ કરી રહ્યા હો તો તમારી પાસે વિવિધ માળમાં જુદા જુદા માસ હોઈ શકે છે અને તે મૂળભૂત કારણ છે કે શા માટે અમે લોકોના વિતરણના આધારે શીયર ફોર્સનું વિતરણ જોવાનો પ્રયાસ કરી રહ્યા છીએ ચણતરના માળખામાં એ હકીકતને ધ્યાનમાં લેતા કે મોટાભાગની ચણતર રચનાઓ તેમના પ્લાન લેઆઉટમાં સપ્રમાણતા ધરાવે છે અને લોડ બેરિંગ દિવાલો સતત હોય છે ટોચની વાર્તા સિવાય દળ સામાન્ય રીતે ઊંચાઈ સાથે એકદમ સમાન હોવો જોઈએ તેથી એકવાર તમે દરેક ફ્લોર પર Q1 Q2 Q3 અને Q4 નો અંદાજ લગાવી લો તમે મૂળભૂત રીતે હવે ફ્લોર શીર્સ લેવા અને પછી તેને ફ્લોરમાં વિતરિત કરવા માટે તૈયાર છો તમે અહીં જે જોઈ રહ્યા છો તે ખરેખર બેઝ શીયરનું રૂપાંતર છે જે અમારી પાસે હતું V B ને અલગ અલગ ફ્લોર શીર્સમાં અને તમે જોઈ શકો છો કે તમામ 4 શીયર Q1 થી Q4 નો સરવાળો તમને વાસ્તવમાં કુલ બેઝ શીયર VB આપી શકે છે તેથી એકવાર આ હાથ ધરવામાં આવે પછી તમે જાણો છો કે ફ્લોર શીયર શું છે જેના માટે દરેક માળની ડિઝાઇન કરવાની હોય છે અમારું ધ્યાન હવે ફ્લોર પર જ જાય છે આપણે હવે ફ્લોરની અંદર વિવિધ પાસાઓની તપાસ કરવાનું શરૂ કરવું પડશે તેથી હું જે પરિભાષાનો ઉપયોગ કરી રહ્યો છું તેના પર પાછા આવવા માટે તમે ફ્લોર શીયરની વાત કરી રહ્યા છો તમે કુલ બેઝ શીયર ફ્લોર શીયરની વાત કરી રહ્યા છો અને પછી અમે ફ્લોરની જ અલગ અલગ દિવાલોની વાત કરી રહ્યા છીએ દરેક દિવાલની અંદર તમારી પાસે પ્રતિરોધક વર્ટિકલ લેટરલ લોડ તત્વો હોય છે જેને અમે થાંભલા તરીકે ઓળખીએ છીએ તેથી સંક્રમણ એ ફ્લોર દિવાલો અને પછી થાંભલા સુધીનું સંપૂર્ણ નિર્માણ છે અને તમારું અંતિમ ધ્યેય એ સ્થાપિત કરવા માટે સક્ષમ બનવાનું છે કે થાંભલા દીઠ શીર્સ ફોર્સ શું છે ઠીક છે તેથી તે તમારા માટે યોજનાની આસપાસ રૂપરેખાંકિત વિવિધ દિવાલો સાથેનું માળખું હશે તેથી તમે અહીં જુઓ છો તે દરેક દિવાલ x અને y દિશાઓ સાથેનું દરેક વિસ્તરણ અલગ અલગ દિવાલો છે હવે આગળનો ધ્યેય એ છે કે આપણે અગાઉની સ્લાઈડમાં સ્થાપિત કરેલ આ ફ્લોર શીયર ક્વિને અલગ અલગ દિવાલોમાં અને પછી દિવાલની અંદરના અલગ પ્રતિરોધક તત્વોમાં વહેંચવામાં સક્ષમ થવું હવે દિવાલો વાસ્તવમાં છિદ્રો વિનાની નક્કર દિવાલો અથવા છિદ્રોવાળી દિવાલો હોઈ શકે છે હવે છિદ્રો સાથેની દિવાલો સાથે થોડી વધુ કાળજીપૂર્વક કાર્યવાહી કરવી પડશે કારણ કે તે વધુ સામેલ છે જો કે જો તમારી પાસે છિદ્રોવાળી દીવાલ છે જેમ કે તમે અહીં જોઈ રહ્યા છો તો અમારી પાસે એક દરવાજો ખુલવાનો છે અને પછી અન્ય એક વિશાળ ઓપનિંગ છે જે દિવાલને 3 વર્ટિકલ લેટરલ લોડ રેઝિસ્ટિંગ થાંભલાઓમાં વિભાજિત કરે છે તેથી છેવટે અમને એ જાણવામાં રસ છે કે મારે શા માટે H1 પિઅર H2 પિઅર માટે અને H3 પિઅરની રચના કરવી જોઈએ અથવા H1 H2 અને H3 ની કિંમતો શું છે અને તમારી પાસે ગુરુત્વાકર્ષણ લોડ સાથે છે ડિમાન્ડ કે જેના માટે તમે સ્ટ્રક્ચર પોતે જ ડિઝાઇન કરશો તે ઘટકોને જાતે ડિઝાઇન કરશો હવે અલબત્ત તે માટે અમને થાંભલાની જડતાની વ્યાખ્યાની જરૂર છે અને આ આપણે પહેલેથી જ જોયું છે હવે આને દરેક થાંભલાની સીમાની સ્થિતિને ધ્યાનમાં લેવાની જરૂર છે અને આ વર્ગીકરણના આધારે ભલે આપણે નક્કર દીવાલ જોઈ રહ્યા હોઈએ કે મુખ વચ્ચેની દીવાલ આપણે આવી દિવાલોના પાર્શ્વીય દળો હેઠળ આદર્શ વિરૂપતા જોઈ છે તેથી એક નક્કર દિવાલ કે જેની અંદર કોઈ ખુલ્લું ન હોય તેમાં કેન્ટીલીવર ડિફોર્મેશન પ્રોફાઈલ હોય તેવી અપેક્ષા રાખવી જોઈએ જે સૂચવે છે કે દિવાલની ટોચ ફરવા માટે મુક્ત છે નીચે નિશ્ચિત છે અને અમે અમારા અગાઉના લેક્ચરમાં આવા થાંભલાની જડતાનો અંદાજ કાઢવા અને તેને ચણતરની સ્થિતિસ્થાપકતાના મોડ્યુલસ દિવાલ H ની ભૂમિતિ દિવાલ L ની લંબાઈ અને દિવાલની જાડાઈ સાથે સાંકળી શક્યા છીએ હવે આ છિદ્રો વચ્ચે જે થાંભલો બેઠો છે તે તેના ટોચ પરના ડીફોર્મેસન વિરૂપતાના સંદર્ભમાં મર્યાદિત છે કેમ કે તે છિદ્રો સાથેના છિદ્રો વચ્ચેની દિવાલ હોય તેમજ ખાસ કરીને ટોચ પરના પરિભ્રમણ હોય છે અને તમારી પાસે શીયર ડિફોર્મેશન પ્રોફાઈલ હશે જે સૂચવે છે કે થાંભલાને હવે ફિક્ષ્ડ ફિક્ષ્ડ નિશ્ચિત નિશ્ચિત સીમાની સ્થિતિ સાથે ધ્યાનમાં લેવું પડશે અને આ કેસ માટે પણ અમે એસ્ટીમેટ અંદાજ લગાવ્યો છે કે જડતા શું હોઈ શકે તેથી તમારી પાસે થાંભલાની જડતાના અંદાજની દ્રષ્ટિએ મૂળભૂત એકમ છે પરંતુ હવે દિવાલથી થાંભલા સુધીનું સંક્રમણ બરાબર સ્થાપિત કરવું પડશે તેથી ચાલો હવે આપણે તેના પર ધ્યાન કેન્દ્રિત કરીએ કે તમે છિદ્રિત શીયર દિવાલની જડતાનો અંદાજ કેવી રીતે કરશો ઘન શીયર દિવાલ એટલી બધી સમસ્યા નથી તમે ધારી શકો છો કે તે કેન્ટિલવેર્ડ ડિફોર્મેશન પ્રોફાઇલ છે અને ભૂમિતિ અને સ્થિતિસ્થાપકતાના મોડ્યુલસ પરની ધારણાઓના આધારે દિવાલની જડતા સુધી પહોંચે છે પરંતુ જ્યારે તમારી પાસે છિદ્રિત શીયર દિવાલ હોય ત્યારે જટિલતા આવે છે તેથી સામાન્ય રીતે કઠોર ડાયાફ્રેમ ઓકેની ધારણા હેઠળ ચાલો આપણે આ બિંદુએ સખત ડાયાફ્રેમ સાથે કામ કરીએ અને અંત તરફ પણ તપાસ કરીએ જો આપણી પાસે બંધારણમાં કઠોર ડાયાફ્રેમ ન હોત તો શું થવાનું હતું દિવાલો પર દળોના વિતરણના સંદર્ભમાં હવે જો તમારી પાસે પ્રબલિત કોંક્રિટ સ્લેબ સાથે ચણતરનું માળખું હોય એક પ્રબલિત કોંક્રિટ ફ્લોર અથવા સામાન્ય રીતે છતનો સ્લેબ ધારીને કે તે સખત ડાયાફ્રેમ છે તે એક સ્વીકાર્ય પ્રસ્તાવ છે અને તેથી પરિણામે આપણે ધ્યાનમાં લઈ શકીએ કે ફ્લોરથી શીયર ફોર્સનું વિતરણ દિવાલો સુધીના ડાયાફ્રેમ્સ સંબંધિત જડતાના બરાબર પર આધારિત હશે તેથી અમે તે પ્રોપોઝીસન સુચન મુજબ આગળ વધી રહ્યા છીએ જો ખરેખર એવું ન હોય તો આપણે ડાયાફ્રેમની પ્લેન જડતા પર્યાપ્ત ન હોય તેમજ ડાયફ્રામની પ્લેનમાં પર્યાપ્ત જડતા શું છે તેની મર્યાદા જોઈ શકાય હવે પછી ડાયાફ્રેમને વાસ્તવમાં ફ્લેક્સીબલ પરિવર્તનક્ષમ ડાયાફ્રેમ અથવા સેમી રીજીડ અર્ધ કઠોર ડાયાફ્રેમ તરીકે વર્ગીકૃત કરી શકાય છે જે એક કોમ્પ્લીકેસન જટિલતા બનાવે છે કારણ કે હવે તમે જડતા સંબંધિત દિવાલો પર દળોનું વિતરણ કરી શકતા નથી જેના માટે તમારે અલગ વ્યૂહરચના અપનાવવી પડશે તેથી હવે આ તબક્કે આપણે સંબંધિત જડતાના પ્રમાણમાં દિવાલો પર શીયર ફોર્સનું વિતરણ તપાસી રહ્યા છીએ તેથી ખરેખર શું થઈ રહ્યું છે આપણે વિતરણ પરિબળ શું છે તે સ્થાપિત કરવા સક્ષમ બનવાની જરૂર છે મારી પાસે 4 દિવાલો છે મારી પાસે યોજનામાં ગોઠવણીમાં 5 દિવાલો છે મારે એ સ્થાપિત કરવાની જરૂર છે કે વિતરણ પરિબળ શું છે તે માળની સંપૂર્ણ જડતા જે દિવાલ પર જ જાય છે તેથી વિતરણ પરિબળને ફક્ત થાંભલાની જડતાના ગુણોત્તર તરીકે વ્યાખ્યાયિત કરી શકાય છે જે તમે બધા થાંભલાઓની જડતાના સરવાળા માટે તપાસી રહ્યા છો જો તમે ભોંયતળિયે દીવાલ જોઈ રહ્યા હોવ જો તમે થાંભલા તરફ જોઈ રહ્યા હોવ તો તે દિવાલની અંદર જ છે તેથી હજુ પણ તે ફક્ત Ki અથવા Ki નો સરવાળો છે અને તે એક ગુણોત્તર છે જેનો તમે ઉપયોગ કરશો એક જ ઘટક પર જ શીયર ફોર્સ શું છે તે સ્થાપિત કરવા માટે દિવાલ શીયર સાથે ગુણાકાર કરો હવે જે ક્ષણે તમારી પાસે દિવાલમાં મુખ હોય છે તે દિવાલની જમણી તરફની વિચલનને વધારે છે અને તે દિવાલની જડતા ઘટાડે છે તેથી તમે આ માટે કેવી રીતે એકાઉન્ટ કરશો તે મહત્વનું છે પરંતુ કેટલીક ગૂંચવણો છે જો તમે નિયમિત દીવાલને ધ્યાનમાં લો કે જેમાં બારી અને દરવાજા ખોલવા અને વેન્ટિલેટર ઓપનિંગ્સ હોય તો તમારી પાસે પ્રથમ સ્થાને વિવિધ કદના ઓપનિંગ્સ હોય છે તમારી પાસે ઓપનિંગ્સ હોય છે જે દિવાલની ઊંચાઈ સાથે જુદી જુદી ઊંચાઈએ સંરેખિત હોય છે અને તેથી તમે કેવી રીતે એકાઉન્ટ કરશો દિવાલમાં અલગ અલગ સ્થાનો પરના આ વિવિધ કદના ઓપનિંગ્સ એ ગણતરીઓનો સમૂહ છે તેથી આ તે છે જે આપણે તપાસવા જઈ રહ્યા છીએ જો કે ત્યાં સરળ વિશ્લેષણાત્મક પદ્ધતિઓ છે જે તમે ઉપયોગ કરી શકો તેવા સરળ સ્ટેટિક્સના આધારે સૂચવવામાં આવી છે અને અમે તેમાંથી ત્રણની તપાસ કરીશું અને તમે ઉપયોગ કરી શકશો તમે તેમાંથી કોઈપણનો ઉપયોગ કરી શકો છો જો કે તેમાંના કેટલાકમાં રૂઢિચુસ્તતાનું સ્તર છે જે કદાચ સ્વીકાર્ય નથી જો તમે સખત વિશ્લેષણ કરી રહ્યા છો તેથી પ્રથમ પદ્ધતિ એ સૌથી સરળ પદ્ધતિ છે પરંતુ તમને વધુ સખત ગણતરીની સરખામણીમાં ટકાવારીની ભૂલ મળવાની જરૂર છે જે મામૂલી નથી હું 5 થી 10 કે તેથી વધુ ટકા કહું છું કે પ્રથમ પદ્ધતિમાં વધુ કઠોર ગણતરી શું અપેક્ષિત છે તેના સંદર્ભમાં જો કે આ પદ્ધતિ એન્જિનિયરિંગના દૃષ્ટિકોણથી પણ સ્વીકાર્ય છે અને ઝડપી અંદાજ માટે આ સ્વીકારવામાં આવે છે હવે આ પદ્ધતિ શું કરે છે તે છે તમે ધારો છો કે તમારી પાસે ખુલ્લી દિવાલ છે કે દિવાલની જડતાનો અંદાજ ફક્ત થાંભલાઓની જડતા પરથી કરવામાં આવે છે ફક્ત થાંભલાઓની જડતા ઉમેરીને તમે સ્પેન્ડ્રેલની અસરને ધ્યાનમાં લેતા નથી જે સામાન્ય રીતે વિન્ડોના કિસ્સામાં ઓપનિંગ્સની ઉપર અને ઓપનિંગ્સની નીચે હોય છે ફરીથી વિન્ડોના કિસ્સામાં દરવાજાના કિસ્સામાં તમારી પાસે ઉપરનો સ્પેન્ડ્રેલ પણ છે તેથી આ પ્રકારની ગણતરી ખરેખર આ જગ્યાઓને યોગ્ય ધ્યાન આપતી નથી આપણે જેની વાત કરી રહ્યા છીએ જો તમે આ ચોક્કસ દિવાલ લો કે જે તમે સ્લાઇડમાં જોઈ રહ્યા છો મારી પાસે બે વિન્ડો ઓપનિંગ્સ છે તે વિવિધ કદના છે તે બધી દિવાલમાં સમાન ઊંચાઈ પર ગોઠવાયેલ છે તમારી પાસે વધુ ગૂંચવણ હોઈ શકે છે કે આ સમાન રીતે સંરેખિત નથી એક નાની બારી છે બીજી મોટી બારી છે અથવા એક દરવાજો છે તેથી અમારી પાસે ખુલ્લા વચ્ચે ત્રણ થાંભલા છે પિયર 1 પિઅર 2 અને પિઅર 3 તે પેનલ ઝોનની અંદર પેનલ જે A B C અને D દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવી છે તમારી પાસે કુલ દિવાલ અને આ પેનલ છે જેની અંદર થાંભલાઓની વિન્ડો છે તેથી હવે એકવાર વિન્ડો ધ્યાનમાં લેવામાં આવે તો પછી તમારી પાસે વાસ્તવમાં ફક્ત 3 વર્ટિકલ લેટરલ લોડ રેઝિસ્ટિંગ એલિમેન્ટ્સ છે વર્ટિકલી એલાઈન લેટરલ લોડ રેઝિસ્ટિંગ એલિમેન્ટ્સ ફક્ત 1 2 અને 3 છે આ પ્રકારના અભિગમમાં શું સૂચવવામાં આવ્યું છે તે છે તમે ફક્ત પીઅર 1 પિઅર 2 અને પિઅર 3 જુઓ તેઓ ઓપનિંગ્સ વચ્ચે બેઠા હોવાથી સીમાની સ્થિતિ એવી છે કે ટોચ પરના પરિભ્રમણને અટકાવવામાં આવે છે અને તેથી નિશ્ચિત નિશ્ચિત સીમાની સ્થિતિ તરીકે ગણવામાં આવે છે પિઅર 1 પિઅર 2 અને પિઅર 3 ના વિચલનોનો અંદાજ કાઢો અને દિવાલની સંપૂર્ણ જડતા મેળવવા માટે તેનો સરવાળો કરો તેથી દિવાલની કુલ જડતા માત્ર 1 પીઅર 2 અને પિઅર 3 ના K 1 ની જડતાનો સરવાળો છે હવે તમે ચોક્કસપણે સંમત થશો કે અમે દિવાલના ભાગ દ્વારા ભજવવામાં આવેલી ભૂમિકાને સંપૂર્ણપણે અવગણીએ છીએ જે પેનલ તમે જુઓ છો ઉપર અને દિવાલનો ભાગ જે તમે નીચે જુઓ છો તે બરાબર છે વિદ્યાર્થી આને નક્કર 1 2 અને 3 ભાગ તરીકે ગણવામાં આવે છે 1 2 અને 3 હા વિદ્યાર્થી એ જ રીતે અમે શું કર્યું બરાબર 1 2 અને 3 હવે આપણે મૂળભૂત એકમ પર આવી ગયા છીએ અમારી પાસે એક પિયર છે અમારી પાસે ત્યાં બે વિકલ્પો છે આ કિસ્સામાં કાં તો કેન્ટિલવેર્ડ પિઅર અથવા ફિક્સ્ડ ફિક્સ્ડ પિઅર કારણ કે તે ઓપનિંગ્સની વચ્ચે બેઠું છે અમે બાઉન્ડ્રી કન્ડીશનને ફિક્સ્ડ ફિક્સ્ડ તરીકે પસંદ કરીએ છીએ અને તે બાઉન્ડ્રી કન્ડીશન સાથે એક નક્કર પેનલ છે અને અમે પહેલેથી જ સ્થાપિત કર્યું છે કે જડતા શું છે અને તમે 3 જડતાનો સારાંશ આપી રહ્યા છો અને આ ફક્ત સમાંતરમાં સ્પ્રિંગ્સ છે સમાંતરમાં 3 ઝરણા એ સિસ્ટમની જ જડતા છે તેથી અમે પછી પદ્ધતિ 2 પર જઈએ છીએ જે મોટા પેનલની અસર માટે એકાઉન્ટિંગ શરૂ કરે છે જે અમે ઓપનિંગની ઉપર અને નીચે હતી તેથી આ બીજા અભિગમમાં આપણે ખરેખર શું કરવા જઈ રહ્યા છીએ તે સમગ્ર દિવાલની તપાસ છે પરંતુ દિવાલ સંપૂર્ણ છે જો તમે સીમાની સ્થિતિ જુઓ જો સમગ્ર દિવાલ ખુલ્લી વચ્ચે બેઠી નથી તો તે ટોચ પર સંયમિત નથી તેથી કેન્ટીલીવર ડિફોર્મેશન પ્રોફાઈલ ધરાવવા માટે સમગ્ર દિવાલને વાસ્તવમાં કેન્ટીલીવર તરીકે ગણી શકાય તેથી અમે દિવાલના પાર્શ્વીય વિચલનોનો અંદાજ લગાવી શકીએ છીએ કે તે નક્કર કેન્ટિલિવર્ડ વિરૂપતા પ્રોફાઇલ છે પછી તે સ્ટ્રીપને ધ્યાનમાં લઈએ જેની અંદર વિન્ડો બેઠી છે તેથી તમે બીજામાં જુઓ છો ત્રીજા ચિત્રમાં તમારી પાસે ટોચની નક્કર દિવાલની મૂળભૂત રૂપરેખા છે જે નીચેની વિન્ડોની હાજરીને અવગણતી છે તે નક્કર પટ્ટી છે અને પછી આપણે એક નાની પટ્ટી લઈએ છીએ જેની અંદર વિન્ડો બેઠી છે તે ત્રીજી A B C D છે હવે જેમાં વિન્ડો ઓપનિંગ છે અને તેથી તે કોઈ પણ બારી ખોલ્યા વિના એકંદર દિવાલની સરખામણીમાં સંયમિત થઈ જશે તેથી આ એક નિશ્ચિત નિશ્ચિત થાંભલો માનવામાં આવે છે અને પછી આપણે જઈને મૂળ થાંભલાઓ માટે અનુમાન લગાવી શકીએ છીએ જેણે ઓળખી કાઢ્યું છે છેલ્લી પદ્ધતિમાં પણ પિઅર 1 પિઅર 2 અને પિઅર 3 અને તે થાંભલા માટેના વિચલનની ગણતરી ફરીથી ધ્યાનમાં લઈએ છીએ છેલ્લા કેસ માટે નિશ્ચિત નિશ્ચિત સીમાની સ્થિતિ તેથી અહીં પદ્ધતિ 2 માં આપણે જે કરી રહ્યા છીએ તે પહેલા નક્કર દિવાલના વિચલનની ગણતરી છે પરંતુ તેને કેન્ટીલીવર તરીકે ગણવામાં આવે છે બીજું પગલું એ નક્કર સ્ટ્રીપ લો કે જેની અંદર ઓપનિંગ્સ બેઠેલા છે અને નક્કર સ્ટ્રીપના વિચલનની ગણતરી કરો એમ ધારીને કે તે હવે નિશ્ચિત છે કારણ કે તે ખરેખર ઉપર અને નીચે બેઠેલી આ પેનલો ધરાવે છે જે ઉપર અને નીચેના પરિભ્રમણને અટકાવશે તેથી એવું માનવું યોગ્ય છે કે તે નિશ્ચિત સમાપ્ત છે પછી તમે દરેક થાંભલાના ડિફ્લેક્શનની વ્યક્તિગત રીતે ગણતરી કરો છો તમારી પાસે પિઅર 1 પિઅર 2 અને પિઅર 3 છે અહીં અમે ફિક્સ્ડ એન્ડેડ કર્યું છે અને તમે ડિફ્લેક્શન Δ1 Δ2 અને Δ3 ની ગણતરી કરી શકો છો તેથી મારી પાસે નક્કર દિવાલ છે મારી પાસે નક્કર પટ્ટી છે અને પછી મારી ધારણા મુજબ Δ1 Δ2 અને Δ3 અંદાજિત છે હવે દિવાલનું વાસ્તવિક વિચલન શું છે તેનો અંદાજ કાઢવા માટે તમે મૂળભૂત રીતે મધ્ય ભાગના વિચલનોને આપણે ઉપર અને તળિયે જાણીએ છીએ તેવા વિચલનો સાથે સુધારવા જઈ રહ્યા છો તેથી મૂળભૂત રીતે ફરીથી આ એક વિશ્લેષણાત્મક અભિગમ છે અમે અગાઉની પદ્ધતિમાં જે કર્યું હતું તે સુધારી રહ્યા છીએ તેથી આપણે જે કહીએ છીએ તે ત્રણ પેનલની જડતા છે એકસાથે જડતા ચાલો તેને પિઅર ગ્રૂપ કહીએ પિઅર ગ્રૂપની જડતા હવે સ્વતંત્ર રીતે K1 K2 અને K3 ની આ જડતા સુધી પહોંચવા માટે અમે કેટલાક સુધારાઓ રજૂ કરવા જઈ રહ્યા છીએ હવે આપણે જડતાના વ્યુત્ક્રમને લઈએ છીએ અને તે આપણને વિચલન આપે છે તેથી K1 અને K2 અને K3 ને પછી જડતાના વ્યુત્ક્રમ તરીકે દર્શાવવામાં આવે છે તેથી અમે તેને આ મૂલ્યની સમાનતાની દ્રષ્ટિએ લખીએ છીએ પરંતુ અમે એ પણ જાણીએ છીએ કે આને કારણે એ હકીકતને કારણે કે જડતાનો પારસ્પરિક તમને વિચલન આપશે થાંભલા જૂથની કુલ જડતા એ સુધારેલ વિચલનો Δ1 Δ2 Δ3 નો સરવાળો હશે તેથી તેમાંથી દરેક તેથી પિયર જૂથનું વિચલન છે જો તમે આનો ઉપયોગ કરો છો જે કંઈ નથી પરંતુ કારણ કે વિચલન અને જડતા પારસ્પરિક અને પ્રથમ અભિવ્યક્તિ છે પછી આપણે કુલ વિચલન પર પહોંચી શકીએ છીએ આ પિઅર જૂથનું છે આ વ્યક્તિગત થાંભલાનું છે તેથી પિયર ગ્રૂપનું ડિફ્લેક્શન ટોટલ ડિફ્લેક્શન જે કરેક્શન છે જે આપણે જમણી બાજુએ વ્યક્તિગત ડિફ્લેક્શન છેદ પરના વ્યક્તિગત ડિફ્લેક્શનના પરસ્પર સાથે કરીએ છીએ તેથી આપણે આખરે જે કરવા જઈ રહ્યા છીએ તે છે વાસ્તવિક વિચલન એ એકંદર વિચલન છે જે એકંદર દિવાલના વિચલનમાંથી આવે છે જે કોઈપણ ખુલ્લા વિના કેન્ટીલીવર તરીકે ગણવામાં આવે છે સ્ટ્રીપના વિચલનને બાદ કરે છે જે આ વત્તા 3 વિચલન છે થાંભલાઓનું તેથી હજુ પણ અંદાજિત પદ્ધતિ છે પરંતુ તે એવી વસ્તુ છે જે ટોચ પર સ્પેન્ડ્રેલ અને તળિયે સ્પેન્ડ્રેલ દ્વારા ભજવવામાં આવતી મહત્વપૂર્ણ ભૂમિકાને ધ્યાનમાં લે છે તેથી છેવટે તમારે જે ધ્યાનમાં રાખવું જોઈએ તે છે કે અમે ચોખ્ખા 1 2 અને 3 ના નાના થાંભલાના 3 વ્યક્તિગત વિચલન અને સ્ટ્રીપ ડિફ્લેક્શન બાદ સ્થૂળ વિચલન તરીકે જોઈ રહ્યા છીએ તેથી આ બીજી પદ્ધતિ છે ત્રીજી પદ્ધતિ વાસ્તવમાં આ જડતા કેવી રીતે જોડાઈ રહી છે તેની વિચારણાઓના સંદર્ભમાં થોડી વધુ વ્યવસ્થિત છે જો તમને યાદ હોય કે જ્યારે મેં પદ્ધતિ 1 વિશે વાત કરી હતી તો મેં પદ્ધતિ 1 વિશે વાત કરી હતી જેમાં સમાંતર જમણી બાજુએ 3 ઝરણાં છે જ્યારે અમે પદ્ધતિ 2 પર આવ્યા કે જે થોડું વાદળછાયું બને છે અમે તેને ખૂબ સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત કરતા નથી અમે કુલ અને નકારાત્મકને જોઈ રહ્યા છીએ અને પછી એકંદર જડતામાંથી નાની જડતાને બાદ કરવા પર કામ કરી રહ્યા છીએ ત્રીજી પદ્ધતિમાં ત્રીજી પદ્ધતિ કદાચ શ્રેષ્ઠ પદ્ધતિ છે જેને થોડી વધુ કઠોર ગણતરીની જરૂર છે પરંતુ ખરેખર દળોના વિતરણની સમગ્ર પ્રક્રિયાને સમાંતરમાં ઝરણા તરીકે અથવા શ્રેણીમાં ઝરણા તરીકે ધ્યાનમાં લે છે તેથી જો તમે આ સમગ્ર દિવાલમાં સંપૂર્ણ દિવાલ જુઓ તો 3 પિઅર પિઅર 1 તેમજ પિઅર 1 અને પિઅર 3 ની પેરેલલ સમાંતર 3 સ્પ્રિંગ 3 સ્પ્રિંગ્સ તરીકે ગણી શકાય હવે જો તમે 3 ઝરણા સમાંતર શ્રેણીમાં પેનલની સરખામણી બીમ અથવા આ સ્લેબ અથવા જમણી ઉપરની પેનલ સાથે કરતા સમાંતર 3 સ્પ્રિંગ્સ ધ્યાનમાં લેવી જોઈએ હવે બરાબર તેથી સમાંતરમાં 3 સ્પ્રિંગ્સ સાથે ઉપરની પેનલ એ એક સિસ્ટમ છે જે શ્રેણીમાં છે તેવી જ રીતે જો હું 3 થાંભલાઓ અને નીચેની પેનલને ધ્યાનમાં લઈશ તો તે એક સિસ્ટમ છે જે શ્રેણીમાં છે તેથી એકવાર મેં સમાંતરમાં ઝરણાની જડતા સ્થાપિત કરી લીધી અને પછી શ્રેણીમાં વસંતની જડતા ઉપરની અને પછી નીચેની પછી હું દિવાલની કુલ જડતાને શ્રેણીમાં ઝરણા તરીકે જોઈ શકું છું તેથી તે અભિગમ છે આ અભિગમ કદાચ સૌથી અનુકૂળ છે કારણ કે જે ક્ષણે તમારી પાસે વિવિધ કદના બારીઓ અને દરવાજાઓ ખુલે છે તે તમને જડતા કેવી રીતે ફાળો આપે છે તેના પર વધુ સારી પકડ આપવાનું શરૂ કરે છે વ્યક્તિગત જડતા એકંદર જડતામાં ફાળો આપે છે તેથી એક સરળ રીતે જોવું કે તમારી પાસે શ્રેણીમાં ઝરણા વિરુદ્ધ ઝરણા છે કારણ કે સમગ્ર દિવાલમાં સમાંતર અને શ્રેણીમાં ઝરણાઓની સિસ્ટમ છે તેથી જો તમે ઝરણાના સમૂહને જોઈ રહ્યા હોવ જે સમાંતર છે તેથી જો તમે તમારી ચણતર પ્રણાલીને માત્ર 3 થાંભલા ધરાવતો હોય તો તેને આદર્શ બનાવો દરેક જડતા K1 K2 અને K3 પછી દિવાલને આધિન કરવામાં આવે છે તે કુલ બળને જડતાના આધારે વહેંચવામાં આવે છે અને તમને H આપવા માટે ઉમેરવામાં આવશે કે જેના પરથી H1 H2 અને H3 પ્રપોર્સન પ્રમાણ મળે છે હવે ફરીથી ફન્ડામેન્ટલ મૂળભૂત ધારણા એ છે કે તમે ડાયાફ્રેમના રીજીડ કઠોર અનુવાદ વિશે જાણી રહ્યા છો તેથી જો તમારી પાસે સિસ્ટમમાં કઠોર ડાયાફ્રેમ ન હોય તો આને ધ્યાનમાં લઈ શકાતું નથી આ વિતરણ હવે વેલીડ માન્ય નથી તેમજ સંતુલન દ્વારા કુલ બળ H એ જડતા K1Δ હશે અને Δ સમગ્ર સિસ્ટમ K2Δ સરવાળો કરતા વત્તા K3Δ માટે સમાન રહે છે અને તેથી Δ દ્વારા H તમને આ જડતાનો સરવાળો K1 K2 અને K3 આપશે હવે આ પદ્ધતિ 1 માં કર્યું તે માત્ર આ જ હતું પદ્ધતિ 1 માં અમે જે કર્યું તે હતું હવે જો તમે ધ્યાનમાં લેતા હોવ અને તેથી તમારી પાસે કેટલી સિસ્ટમ છે તેના આધારે તમારી પાસે કેટલી સમાંતર દિવાલો છે તો તમે એક સરવાળો બનાવી શકો છો અને કુલ જડતા મેળવી શકો છો જો તમે સીરિઝમાં સિસ્ટમ જોવા માંગતા હોવ અને તે ચિત્રમાં આવે છે જ્યારે તમારી પાસે સ્પેન્ડ્રેલ અને ઓપનિંગ અને સ્પૅન્ડ્રેલ થાંભલાઓનો સમૂહ અને સ્પૅન્ડ્રેલ હોય ત્યારે તમારે તેને સિરીઝમાં સિસ્ટમની દ્રષ્ટિએ તપાસવાની જરૂર છે અને તેથી હવે મહત્વનો તફાવત એ છે કે દરેક વસંતમાં તેનું પોતાનું વિચલન હશે કુલ વિચલન Δ તરીકે 3 સ્પ્રિંગ્સ સાથે આ કિસ્સામાં ત્રણ વિચલનો ઉમેરાશે Δ1 Δ2 Δ3 સિસ્ટમ પર કામ કરતા લેટરલ ફોર્સ H માટે તેથી અહીં જો તમે ખરેખર શું થાય છે તે લખવાનું હોય તો તમે વિસ્થાપનનો સરવાળો લો Δ1 Δ2 Δ3 ની બરાબર છે દરેક ડેલ્ટા વસંતની જડતા પર આધાર રાખે છે H અહીં એકંદરે સમાન રહે છે H એ સમાન છે અને તેથી અને આપણે આ પ્રકારની સિસ્ટમની જડતાને સિસ્ટમમાંના તમામ ઝરણા પર લખી શકીએ છીએ તેથી આ ત્રીજી પદ્ધતિમાં દીવાલને સંબંધિત ઝરણામાં સમાંતરમાં અને ઝરણાને શ્રેણીમાં વિભાજીત કરીને સંબંધિત પ્રણાલીઓની આ જડતા સ્થાપિત કરવાનો સમાવેશ થાય છે અને પછી તેને શ્રેણીમાં ઝરણાના સમૂહ તરીકે સમગ્ર દિવાલની દ્રષ્ટિએ એકસાથે મૂકવું તેથી મને તમારો પ્રશ્ન મળ્યો તેથી તમે મને જે પૂછ્યું તે ફક્ત સમજાવવા માટે જ્યાં સુધી તમે જોયેલા પ્રથમ આકૃતિના પ્રથમ સેટ સુધી અમે ઝરણાને સમાંતરમાં જોઈ રહ્યા છીએ અને આ બરાબર છે જે અમે પદ્ધતિ 1 માં કર્યું છે જેનો અર્થ થાય છે કે તે ત્રણ થાંભલાઓ જે સમાંતર ચાલતા હતા તેઓને નિશ્ચિત નિશ્ચિત સીમાની સ્થિતિ સાથેના થાંભલા તરીકે ગણવામાં આવતા હતા તેથી આ થાંભલાઓ છે જેની વચ્ચે ખુલ્લા છે તેથી તે સારું છે જ્યારે આપણે બીજા પર જઈએ છીએ ત્યારે આપણે ઝરણાના ત્રણ સેટની વાત કરી રહ્યા છીએ જે હવે શ્રેણીમાં છે અને તમારો પ્રશ્ન એ હતો કે જ્યારે તમે મૂળ દિવાલને જોઈ રહ્યા છો જેનો અમે અભ્યાસ કરી રહ્યા હતા તે કેન્દ્રિય પેનલમાં હતી તેની ઉપર અને નીચેની પેનલની સ્પષ્ટ અસર હતી અને તેથી તે ધ્યાનમાં લેવું કે નિશ્ચિત નિશ્ચિત છે તે અર્થપૂર્ણ છે કે શું થાય છે ઉપર અને નીચે બે સ્ટ્રીપ્સ કડક શબ્દોમાં કહીએ તો તેઓ એકલતામાં નથી તે બધા એક જ સિસ્ટમનો ભાગ છે અને તેથી હકીકત એ છે કે ટોચની પેનલ પછી તે સંદર્ભમાં ચાલુ રહે છે જેને આપણે કેન્દ્રીય પટ્ટી તરીકે ગણી છે તે સીમાની સ્થિતિને સતત ધ્યાનમાં લેવાની જરૂર છે તેથી અમે હજી પણ ટોચની પટ્ટી અને નીચેની પટ્ટીને કેન્ટિલવેર્ડ ન કરવા માટે પરંતુ નિશ્ચિત નિશ્ચિત સીમાની સ્થિતિ રાખવાનું ચાલુ રાખીશું અને જો તમને યાદ છે કે પદ્ધતિ 2 માં અમે આખી પેનલને કોઈ ઓપનિંગ વગર જોઈ ત્યાં અમે સંપૂર્ણ કેન્ટિલવેર્ડ પ્રોફાઇલ માટે ગયા વિદ્યાર્થી ના ફરીથી મને લાગે છે કે આ કંઈક છે જેનો ઉલ્લેખ મેં વર્ગમાં અગાઉ કર્યો હતો કે અમે રોટેશનલ રિસ્ટ્રેંટ પ્રદાન કરતા સ્લેબની વાત નથી કરી રહ્યા અમે રોટેશનલ રિસ્ટ્રેંટ પ્રદાન કરતા સ્લેબની વાત નથી કરી રહ્યા તે ટોચની અથવા નીચેની બંને બાજુએ ચણતરના વિસ્તરણની હાજરી છે જે રોટેશનલ સંયમ પ્રદાન કરે છે તેથી જો તમે ખુલ્લા વચ્ચેના થાંભલા ને જોશો તો તમારી પાસે થાંભલાની બંને બાજુએ ટોચ પર અને તળિયે સ્પેન્ડ્રેલ ઝોન છે તે જ પરિભ્રમણને અવરોધે છે તેથી તે કારણ છે કે જ્યારે આપણે આખી દિવાલ લીધી ત્યારે આખી દિવાલને ખરેખર કોઈ સંયમ નથી તે ફેરવવા માટે મુક્ત છે સ્લેબ ચોક્કસ આંશિક રોટેશનલ સંયમ પ્રદાન કરી શકે છે પરંતુ તે એટલું મહત્ત્વપૂર્ણ નથી કે બાજુમાં બેઠેલી પેનલ અને પરિભ્રમણને અટકાવવાથી શું થશે તેથી તમામ 3 ને નિશ્ચિત નિયત સીમા શરતો હોવાને ધ્યાનમાં લેવું એ વધુ યોગ્ય નિર્ણય છે જે તમે લેશો તેથી તમે પછી આ કિસ્સામાં જડતાના પરસ્પરનો સરવાળો કરી શકો છો તેથી જો તમે આના જેવા બીજા ઉદાહરણને જોતા હોવ તો દરવાજો ખોલવા સાથે દિવાલની પેનલ દરવાજા ખોલતી દિવાલમાં તમારી પાસે 2 થાંભલા 2 અને 3 છે અને તમારી પાસે ટોચ પરની પેનલ છે જેમાં સ્પૅન્ડ્રેલ અને બે બાજુઓ પર એક્સ્ટેંશનનો સમાવેશ થાય છે તેથી આ ચોક્કસ કિસ્સામાં આપણે ખરેખર સૌપ્રથમ ઝરણાની સિસ્ટમને સમાંતરમાં જોઈશું જે 2 અને 3 છે અને પછી સમાંતરમાં ઝરણાની સિસ્ટમ પેનલ 1 સાથે શ્રેણીમાં સિસ્ટમ બની જાય છે અને તેથી જૂથની કુલ જડતા આ રીતે લખવામાં આવે છે તેથી અને મેં પહેલાથી જ અહીં સમાંતર ઝરણાઓ કરી છે અને આ જડતા ઉમેરી છે તેથી આ છે તેથી આ એક એવો અભિગમ છે જે વાસ્તવિક સીમાની પરિસ્થિતિઓ સાથે સુસંગત છે અને તે ગણતરીના પ્રકાર સાથે જવાનું વધુ અર્થપૂર્ણ છે તેથી એકવાર તમે આ ગણતરીઓ કરી લો પછી તમે દિવાલની કુલ જડતા કેટલી છે તેના પર પહોંચી શકશો કુલ જડતા અને વ્યક્તિગત જડતાનો ગુણોત્તર તમને વિતરણ પરિબળ આપે છે તેથી દિવાલ શીયર અથવા ફ્લોર શીયર પછી ગુણાકાર થાય છે તેની સાથે તમે જે થાંભલા પર કામ કરી રહ્યા છો તેના પર શીયરની માંગ શું છે તે સ્થાપિત કરવા માટે તેથી અમે અત્યાર સુધી જે ચર્ચાઓ કરી છે તેનો આ સમૂહ છિદ્રોવાળી દિવાલના સંદર્ભમાં હતો હવે જ્યારે હું એક ડગલું પાછળ લઈ જઈશ અને કહું છું કે મારી પાસે દિવાલોનો સમૂહ છે અને હવે હું તે દિવાલોને ફ્લોર શીયર કેવી રીતે વિતરિત કરી શકું કોઈએ શું વિચારવું જોઈએ તેથી જે ક્ષણે તમે ફ્લોર પ્લાનની ગોઠવણી અને ફ્લોર પ્લાનની અંદર દિવાલોના સ્વભાવને જોવા માંગો છો ત્યાં 2 બાબતો છે જેને જોવાની જરૂર છે એક એ છે કે જ્યારે તમારી પાસે માળખું શીયર ફોર્સને આધિન હોય જો ફ્લોર કોઈ પરિભ્રમણ વિના ભાષાંતર કરે છે તો તમે વ્યક્તિગત દિવાલો પર કુલ ફ્લોર શીયર વિતરિત કરો છો તેથી ધારો કે તમે જે બિલ્ડિંગ જોઈ રહ્યાં છો તે 3 દિવાલોથી બનેલું છે અને આ 3 દિવાલો હવે સમાંતર સિસ્ટમ છે અને તમે ફ્લોરની કુલ જડતાની તુલનામાં દિવાલ 1 2 અને 3 ની જડતાનો અંદાજ લગાવી શકો છો આ ફ્લોર હવે બેઝ શીયરથી ધરતીકંપના દળોને આધિન છે હું Qi પર પહોંચ્યો છું જે ફ્લોર શીયર છે અને હવે ફ્લોર શીયરને ત્રણ દિવાલોમાં વિતરિત કરવાની જરૂર છે આ ફ્લોરનું વિસ્થાપન એ ફ્લોરની સમપ્રમાણતા આપેલ છે કે જે દિશામાં હું વિચારી રહ્યો છું તે દિશામાં જોઈ રહ્યો છું જો હું જોઉં તો તમારે ધરતીકંપની ક્રિયા કઈ દિશામાં છે તેના સંદર્ભમાં સમપ્રમાણતા જોવાની જરૂર છે તેથી જો ધરતીકંપની ક્રિયા 3 દીવાલોની સમાંતર હોય તો કઠોર ડાયાફ્રેમ અસર અને સમપ્રમાણતાને ધ્યાનમાં લેવાને કારણે તેની રચનાનું સ્લેબનું ડાયાફ્રેમનું જ એકસરખું વિસ્થાપન હશે અને તેથી Δ થશે તે તમામ 3 માટે સમાન બનો અને તેથી જડતા દ્વારા વિતરણ સરળ છે આ એક એવો કેસ છે જ્યાં તમારી પાસે કોઈ રોટેશન અધિકાર વિના સિસ્ટમનું ભાષાંતર છે જેનો અર્થ છે કે ફ્લોર પર આવતા કુલ શીયર ફોર્સમાં માત્ર ડાયરેક્ટ કમ્પોનન્ટ અથવા ડાયરેક્ટ શીયર કમ્પોનન્ટ હોય છે જે ફ્લોર શીયરમાં ડિસ્ટ્રિબ્યુશન ફેક્ટર છે બીજી વોલ માટે ફ્લોર શીયરમાં ડિસ્ટ્રિબ્યુશન ફેક્ટર અને ત્રીજી વોલ માટે ફ્લોર શીયરમાં ડિસ્ટ્રિબ્યુશન ફેક્ટર છે શીયરના માત્ર અનુવાદાત્મક ઘટકો ચિત્રમાં આવે છે જો કે જો અને આ મૂળભૂત રીતે છે કારણ કે જ્યાં સુધી આ માળનો સંબંધ છે ત્યાં સુધી આ માળનું ગુરુત્વાકર્ષણ કેન્દ્ર આ માળના દળનું કેન્દ્ર અને આ માળની જડતાનું કેન્દ્ર એકરૂપ છે જડતાના કેન્દ્રમાં સમૂહનું કેન્દ્ર એકરુપ હોવાથી મારી પાસે ફ્લોરમાં અપેક્ષિત કોઈ પરિભ્રમણ નથી અને તમારી પાસે માત્ર એક સીધો શીયર ઘટક છે પરંતુ જે ક્ષણે તમે વધુ જટિલ રૂપરેખાંકનો જોવા જઈ રહ્યા છો તે ક્ષણે તમારી પાસે એક બીજું ઘટક હશે જે ટોર્સનલ શીયર ઘટક છે જે દળના કેન્દ્ર અને જડતાના કેન્દ્ર વચ્ચેની વિષમતાને કારણે આવે છે અને તે સ્થાપિત કરવાની જરૂર છે તેથી જ્યારે તમારી પાસે અસમપ્રમાણ રૂપરેખાંકન હોય ધરતીકંપ બળની ક્રિયાની દિશાના સંદર્ભમાં અસમપ્રમાણ હોય ત્યારે તમારે ડાયરેક્ટ શીયર કમ્પોનન્ટ ઉપરાંત ટોર્સનલ શીયર ઘટક શું છે તેનો અંદાજ કાઢવા માટે સક્ષમ હોવું જોઈએ અને તે માંગમાં ઉમેરવું જોઈએ દિવાલ પોતે અલગ દિવાલો તેથી સમપ્રમાણતાને કારણે અગાઉના કેસોમાં તમારે ખરેખર સમૂહનું કેન્દ્ર અને જડતાનું કેન્દ્ર શું છે તેનો અંદાજ કાઢવાની જરૂર નથી પરંતુ આ કિસ્સામાં તમારે સમૂહના કેન્દ્ર અને જડતાના કેન્દ્રનો અંદાજ કાઢવાની જરૂર છે અને પછી દળના કેન્દ્ર અને જડતાના કેન્દ્ર વચ્ચે x અને y માં વિલક્ષણતા શું છે તે સ્થાપિત કરવામાં સમર્થ થાઓ કારણ કે તે નિર્ધારિત કરશે કે વધારાની બેન્ડિંગ મોમેન્ટ શું છે વળી જવાને કારણે વધારાનું શીયર ફોર્સ શું છે ફ્લોર જમણે તેથી આ લેક્ચરના બાકીના ભાગમાં આપણે શું કરીશું તે છે ડાયરેક્ટ શીયર ઘટક ઉપરાંત ટોર્સનલ શીયરનો અંદાજ કાઢવા માટે એક માળખું સ્થાપિત કરવામાં સક્ષમ થવા માટે તેથી જો તમે રૂપરેખાંકન જુઓ કે જે વાસ્તવમાં ક્રિયાની દિશાના સંદર્ભમાં અગાઉના કિસ્સામાં આપણી પાસે જે સમપ્રમાણતા ધરાવે છે તે નથી તો તમારે સ્થાપિત કરવું પડશે કે દળના કેન્દ્ર અને જડતાના કેન્દ્ર વચ્ચે આ વિલક્ષણતા શું છે બે દિશાઓ અને પછી સ્થાપિત કરો કે દરેક દિવાલોને ડાયરેક્ટ શીયર ઘટક ઉપરાંત શું મળશે જો ધરતીકંપ y દિશામાં થવાનો હોય તો તમારી પાસે તમામ દિવાલોમાં વધારાના ટોર્સનલ શીયર ઘટક હશે અને તે જ રીતે x દિશામાં તેથી અમે આગલા વર્ગમાં આ માટેનું માળખું બનાવવાનું ચાલુ રાખીશું અને તેની સાથે તમારી પાસે વાસ્તવમાં ઘટક શીયર માંગ અને અક્ષીય બળની માંગ પર પહોંચવા માટે જરૂરી વિશ્લેષણાત્મક આધારનો સંપૂર્ણ સેટ છે જે પછી સિસ્ટમ ડિઝાઇનથી ઘટક ડિઝાઇન ઓકેના સંદર્ભમાં લૂપને બંધ કરે છે હું અહીં રોકાઈશ